માઇક્રોવેવ એન્ટેના ડિઝાઇન અને સિદ્ધાંતો પરના આ કોર્સમાં આપનું સ્વાગત છે હવે આપણે જે પ્રથમ વસ્તુ જોશું તે છે માઇક્રોવેવ રેડિયેશન ફંડામેન્ટલ્સ તેથી તમે જાણો છો કે જો આપણી પાસે સમય બદલાતો કરંટ સમય બદલાતો ઇલેક્ટ્રિક કરંટ હોય તો પછી મેક્સવેલના કાયદામાં આગાહી કરવામાં આવી છે કે તે રેડીએશન હશે તેથી કોઈપણ રચના કે જે સમય બદલાતા ઇલેક્ટ્રિક કરંટ ને સમર્થન આપે છે જે ફેલાશે પરંતુ તે એન્ટેના નથી કારણ કે તે રેડીએશન કાર્યક્ષમ હોઇ શકે નહીં રેડીએશનની કાર્યક્ષમતા દ્વારા તમે શું કહેવા માંગો છો તેનો અર્થ એ કે આપણે જે કંઇ શક્તિ આપી રહ્યા છીએ તે આખી વસ્તુ હોવી જોઈએ અથવા તેમાંથી એક મોટી રકમ મુક્ત જગ્યામાં ફેરવવી જોઈએ તેનો અર્થ એ કે ત્યાં યોગ્ય ઈમ્પેડંસ મેળ ખાવા જોઈએ આપણે જાણીએ છીએ કે ફ્રી સ્પેસ ઈમ્પેડંસ 377 ઓહ્મ છે તેથી જો એન્ટેના પોર્ટને જોતા ઈમ્પેડંસ આ 377 ઓહ્મ સાથે સુસંગત નથી તો શક્તિનું રેડીએશન ખૂબ રેડીએશન નહીં થાય ત્યાં શક્તિનું પ્રતિબિંબ હશે તેથી જ એન્ટેનાનું એક કાર્ય એ છે કે શક્તિને ખાલી જગ્યામાં કાર્યક્ષમ રીતે જોડવી એન્ટેનાનું બીજું કામ એ રેડિયેશનને યોગ્ય દિશામાં દિશામાન કરવું છે કારણ કે આપણે જ્યાં બધે જ રેડિયેટ કરવા માંગતા નથી શક્તિ કોઈ બીજાને પ્રાપ્ત થવાની છે તેથી આ બે ગુણધર્મો રેડીએશનના નિર્દેશક પ્રકૃતિ અને ઈમ્પેડંસ યુગને આ એન્ટેના લાવે છે તેથી અમે સ્ટ્રક્ચર્સની રચના કરી શકીએ છીએ જેથી અસરકારક રીતે આ થાય અને પછી આપણે એને એન્ટેના કહીએ હવે એન્ટેના એન્જિનિયરિંગની સમસ્યા બે ગણી છે પહેલા આપણે જાણીએ છીએ કે સ્ટ્રક્ચર પર કયા પ્રકારનાં કરંટ ઘનતા કયા ક્ષેત્રો ઉત્પન્ન કરશે આપણે જાણીએ છીએ કે જો સમય બદલાતા કરંટ હોય તો પછી ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર બંને એક સાથે રહે છે તમે તેમને અલગ કરી શકતા નથી તેથી આ ક્ષેત્રો અવકાશમાં બધે છે જ્યાં આપણે E અને H ક્ષેત્ર શું છે તે શોધવા માંગીએ છીએ તેને એન્ટેના વિશ્લેષણની સમસ્યા કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે જો આપણે જો ક્ષેત્રને જાણતા હોઈએ તો જો આપણને બંધારણના કરંટ ને ખબર હોય તો આપણે આ બ્રહ્માંડમાં દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર શું છે તે આગાહી કરી શકવું જોઈએ પરંતુ એક બીજી સમસ્યા છે કે ધારો કે હું ઇચ્છું છું કે આ ક્ષેત્રનો પ્રકાર હોવો જોઈએ હું ઇચ્છું છું કે આ દિશામાં હોવું જોઈએ તેથી કોઈ અન્ય દિશામાં તેની તુલનામાં ખૂબ રેડીએશન હોવું જોઈએ નહીં તેની તુલનામાં કેટલીક અન્ય દિશામાં ત્યાં મહત્તમના રેડિયેશનનો 30 ટકા ભાગ હશે તેથી તેનો અર્થ એ છે કે જો હું તે રેડિયેશનને સ્પષ્ટ કરું છું કે હું આ પ્રકારનો નિર્દેશક પ્રકૃતિ ઇચ્છું છું તો પછી અમે એન્ટેનાની રચના કેવી રીતે કરીએ તેને એન્ટેના સિંથેસિસ પ્રોબ્લેમ કહેવામાં આવે છે હવે મુખ્યત્વે આ કોર્સમાં સંશ્લેષણની સમસ્યાને ટૂંકમાં સ્પર્શ કર્યા પછી આપણે ત્યાં વિશ્લેષણ કરીશું તેથી અમે સૌ પ્રથમ મેક્સવેલનું સમીકરણ શરૂ કરીએ છીએ કારણ કે તમે જાણો છો કે ઉત્તેજનાના સ્ત્રોતો જ્યારે સમય પરિવર્તનશીલ સ્ત્રોતો હોય ત્યારે મૂળભૂત રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રોના વર્તનનો સારાંશ આપે છે તેથી અને આપણી પાસે ફ્યુરિયર વિશ્લેષણ પણ છે તેથી આપણે જાણીએ છીએ કે કોઈપણ વિદ્યુત સંકેતને સાયનુંસાઇડના વિવિધ સુપરપોઝિશનમાં વિભાજિત કરી શકાય છે તેથી જો આપણે સાયનુસાઇડલ બદલાતા સમયની સાથે આપીશું સ્ટ્રક્ચરમાં સમય બદલાતા કરંટ પછી ચાલો પહેલા મેક્સવેલનું સમીકરણ લખીએ આપણે જાણીએ છીએ કે મેક્સવેલનું સમીકરણ એ ઇલેક્ટ્રિક ફીલ્ડ ફેઝરનું કર્લ છે કે હું લખી શકું છું કારણ કે આ ઓમેગા એ ઉત્તેજના છે જે સાઇનસાઇડિયલ ઉત્તેજના આવર્તનમાં આવી રહી છે પછી આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રનું કર્લ આ ફેઝર છે તેથી પછી આપણે એ પણ જાણીએ છીએ કે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટરનું ડાયવર્જન્સ જે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી દ્વારા આપવામાં આવ્યું છે અને આપણે જાણીએ છીએ કે બી વેક્ટરનું ડાયવર્જન્સ જે 0 છે તેથી આ ચાર મેક્સવેલનું સમીકરણ છે પરંતુ તમે જાણો છો કે આ અહીં આપણે ધારીએ છીએ કે આપણે સ્રોતોને જાણીએ છીએ અહીં સ્રોત કરંટ ઘનતા વેક્ટર જે અને ચાર્જની ઘનતા ρ છે તેથી જો આપણે આ જાણીએ છીએ તો આપણે સર્વત્ર E અને H શું છે તે શોધવા માંગીએ છીએ પરંતુ અહીં તમે જુઓ છો કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર E વિવિધ પ્રમાણમાં છે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર એચ છે પરંતુ આપણી પાસે વધુ બે અજાણ માત્રા પણ એક છે ડી બીજો આપણી પાસે બી છે તેથી આ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઘનતા છે આ એક ચુંબકીય કરંટ ઘનતા છે તેથી ત્યાં ચાર સમીકરણો છે પરંતુ અમને ઇ અને એચમાં રુચિ છે તેથી શું આપણે ડી અને બીને દૂર કરી શકીએ હા આપણે કરી શકીએ કારણ કે આપણી પાસે રચનાત્મક સંબંધો છે તેથી રચનાત્મક સંબંધ સાથે આપણે જાણીએ છીએ કે D સરળ સામગ્રી માટે સંબંધિત છે D ઇલેક્ટ્રિક ક્ષેત્રથી સંબંધિત છે અને B ચુંબકીય ફ્લક્સ ની ઘનતા વેક્ટર ચુંબકીય ક્ષેત્ર સાથે બંધારણીય સંબંધ દ્વારા સંબંધિત છે તેથી હવે અમે પાછા જવું અને D અને B ને દૂર કરવા માગીએ છીએ પરંતુ અહીં તમે જુઓ છો કે ત્યાં એક સમસ્યા છે કે પછી ભલે આપણે તે રચનાત્મક સંબંધોનો ઉપયોગ કરીને અહીંથી Bને દૂર કરીએ તેથી અહીં H આવશે તેથી E નું કર્લ મૂળભૂત રીતે ચુંબકીય ક્ષેત્ર H ની દ્રષ્ટિએ નિર્દિષ્ટ થયેલું છે H નું કર્લ આ D ની દ્રષ્ટિએ ઉલ્લેખિત છે હું રચનાત્મક સંબંધો સાથે E દ્વારા બદલી શકું છું તેથી H નું કર્લ ઇલેક્ટ્રિક ક્ષેત્રની દ્રષ્ટિએ છે તેથી તેઓ એક સાથે જોડાયેલા છે સિવાય કે જ્યાં સુધી હું તેમને હલ કરી શકતો નથી કારણ કે હું ઇચ્છું છું કે ડાબી બાજુ અજાણ્યા હોવા જોઈએ જમણી બાજુ જાણ હોવી જોઈએ કે જે અહીં હાજર નથી કારણ કે E અને H બંને મારા માટે અજાણ છે પરંતુ તે બંને ડાબી બાજુ અને જમણી બાજુ હાજર છે તેથી દેખીતી રીતે ત્યાં J અને ρ પણ છે હું તેનો ઉપયોગ કરીશ પરંતુ મારે હવે કંઈક કરવાની જરૂર છે તેથી અમે ખરેખર તે કરીએ છીએ જે તમે જાણો છો કે જો આપણે પ્રથમ સમીકરણનું કર્લ લઈએ તો પછી આપણે તે પ્રાપ્ત થાય છે તે ડેલ હશે અને અહીં આપણે રચનાત્મક સંબંધ મૂકી શકીએ પછી ડેલ ક્રોસ H બીજા મેક્સવેલના સમીકરણમાં હતો તેથી હું તે માઈનસ J ઓમેગા મૂકી શકું છું તેની જગ્યાએ હું j ઓમેગા D પ્લસ J મૂકીશ અને પછી ફરીથી રચનાત્મક સંબંધ મૂકીને હું લખી શકું છું આમાં ઓમેગા સ્ક્વેર છે મુ D માઈનસ j ઓમેગા મૂ નથી જે ફરીથી હું રચનાત્મક સંબંધનો ઉપયોગ કરી રહ્યો છું અને હવે આ ઓમેગા સ્ક્વેર મ્યુ માં એપ્સીલોન આ આપેલા એક્સાઈટેશનના સ્રોત અને આપેલ માધ્યમ માટે સતત જથ્થો છે તેથી તેને આપણે સામાન્ય રીતે k નોટ દ્વારા સૂચિત કરીએ છીએ તેથી k નોટ વેવ નંબર છે 'નોટ' એ ખાલી જગ્યા માટે છે જે હું લખી રહ્યો છું તેથી હવે તમે જોશો કે આ સમીકરણ માં જો હું આ k નોટ વર્ગ E લઉં છું તેથી હું લખી શકું છું ડેલ ક્રોસ ડેલ ક્રોસ E માઈનસ k નોટ સ્કવેર E છે તે માઇનસ j ઓમેગા મૂ છે J નથી તેથી આ ઉકેલો માટે યોગ્ય છે કારણ કે તમે જુઓ ડાબી બાજુ અજાણ E છે અને જમણી બાજુની બાજુ અજાણ સ્ત્રોત જથ્થો કરંટ ની ઘનતા છે જે સ્ટ્રક્ચર અન્યને સમર્થન આપે છે તે બધા અચળ છે જે મને ખબર છે તેથી હું સૈદ્ધાંતિક રીતે આને હલ કરી શકું છું તેથી આ એન્ટેના વિશ્લેષણ માંથી છે અને એકવાર હું E ને જાણું છું પછી હું તેને મેક્સવેલના સમીકરણમાં મૂકી શકું છું અને તેથી H શોધી શકું છું તેથી આનાથી સમગ્ર એન્ટેના એન્જિનિયરિંગ હલ થઈ શકે પરંતુ ખરેખર જો હું હલ કરવા માંગું છું કારણ કે આ વેક્ટર સંબંધ છે તેથી જો હું કરવા માંગું છું તો તે સમસ્યારૂપ બનશે કારણ કે J અને E તેઓ ગણિતમાં એટલા સારી રીતે સંબંધિત નથી મને ઘણા કેસોમાં થોડી સમસ્યાઓ મળશે તેથી એન્ટેના એન્જિનિયરિંગમાં આપણે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરીએ છીએ અમે ઉકેલોને સરળ બનાવવા માટે પોટેન્શિયલ ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ અહીં હું યાદ કરું છું કે જો તમને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પણ યાદ આવે છે તો કુલમ્બનો કાયદો જે અમને તે ચાર્જની ઘનતા અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર આપે છે તેથી તે સંબંધિત હોઇ શકે છે પરંતુ ઘણી વાર આપણે નથી માંગતા અમે તે શોધવા માટે સમસ્યામાં હોઈએ છીએ તેથી આપણે ત્યાંથી ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્ર છે જ્યાં અમે પોટેન્શિયલ ખ્યાલને વ્યાખ્યાયિત કરીએ છીએ જે એક સ્કેલેર જથ્થો છે અને જે ઘણી વખત સરળ બનાવ્યું કારણ કે ત્યાં ચાર્જ વિતરણને જોતા અમને પોટેન્શિયલ શોધ્યું અને પોટેન્શિયલ થી આપણને પોટેન્શિયલ ગ્રેડીયંટમળે છે જે ઇલેક્ટ્રિક ક્ષેત્ર છે એ જ રીતે અહીં પણ અમે પોટેન્શિયલની ખ્યાલ લાવીએ છીએ પોટેન્શિયલની કલ્પના એ એક કાલ્પનિક ખ્યાલ છે પરંતુ તે સમાધાન હળવા કરે છે કારણ કે આ સમીકરણને હલ કરવા આપણે પોટેન્શિયલ ઉપયોગ દ્વારા ઉકેલીશું તેથી તે મુખ્યત્વે આ પ્રથમ વ્યાખ્યાનનો વિષય બનશે કે પોટેન્શિયલની ખ્યાલ શું છે તેથી ફરીથી આપણે ચોથા મેક્સવેલના સમીકરણ પર ધ્યાન આપીએ છીએ કે ચુંબકીય ફ્લક્સ ની ઘનતા શૂન્ય છે તેથી વેક્ટર વિશ્લેષણના અમારા નોલેજમાંથી આ મેક્સવેલનું ચોથું સમીકરણ હતું આપણે કહી શકીએ કે B એ વેક્ટરના જથ્થાના કર્લમાં દર્શાવવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈપણ વેક્ટરના કર્લનું ડાયવર્જન્સ શૂન્ય છે તેથી આપણે કહી શકીએ કે B એ વેક્ટર અને આ વેક્ટરનું કર્લ હોવું જોઈએ આપણે તેને વેક્ટર કહીએ કારણ કે કર્લ ફક્ત વેક્ટર ક્ષેત્ર સાથે લેવામાં આવે છે તેથી આને મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ કહેવામાં આવે છે તેથી જો આપણે આને મેક્સવેલના પ્રથમ સમીકરણમાં મૂકીએ જે પહેલાના કિસ્સામાં મેં ઉકેલી લીધું છે ફરીથી હું માનું છું કે જો ડેલ ક્રોસ E મેક્સવેલના પ્રથમ સમીકરણ માં મૂકવામાં મૂકી જુઓ અને બાજુઓ બદલાશે તમે જોઈ શકો છો મને આ સમીકરણ મળશે અને આ સમીકરણ કહે છે કે કોઈ વસ્તુનું કર્લ શૂન્ય છે તેથી ફરીથી અમારા વેક્ટર વિશ્લેષણમાંથી આપણે પછી કહી શકીએ કે આ જથ્થો આ તે પછી સ્કેલેર ક્ષેત્ર Vનું ગ્રેડીયંટ હોવું જોઈએ તેથી આ V એક સ્કેલેર છે જે બીજું પોટેન્શિયલ કાર્ય છે તેથી આને સ્કેલર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કહેવામાં આવે છે આ સ્કેલેર છે તેથી જ તે સ્કેલેર છે તે ઇલેક્ટ્રિક ક્ષેત્રની વ્યાખ્યામાંથી આવી રહ્યું છે તેથી જ તે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે અને તમે જુઓ છો કે પાછલું એક ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યાથી આવી રહ્યું હતું તેથી જ ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ છે હવે તે વ્યાખ્યા સાથે આ વેક્ટર અને સ્કેલેર પોટેન્શિયલ બંને જો આપણે મેક્સવેલનું બીજું સમીકરણ રાખ્યું કારણ કે મેં પહેલા સમીકરણ અને ચોથા સમીકરણનો ઉપયોગ કર્યો છે હવે હું તેને બીજા સમીકરણમાં મૂકી રહ્યો છું જે એમ્પીયરનો કાયદો છે અથવા મેક્સવેલનો સુધારેલો કાયદો છે તેથી જો હું મૂકીએ તો હું ફરીથી તે સમીકરણ લખી રહ્યો છું તેથી કે તમે સમજો છો કે હવે હું રચનાત્મક સંબંધનો ઉપયોગ કરી રહ્યો છું અને અહીં ફરીથી અમે વેક્ટર સંભવિતો જોઈ ચૂક્યા છીએ તેથી અહીં હું વેક્ટર પોટેન્શિયલ મૂકીશ Bની જગ્યાએ ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ છે તેથી મને j ઓમેગા મ્યુ એપ્સિલોન E મળશે અહીં હું વેક્ટર સ્કેલર પોટેન્શિયલ V મુકીશ હવે આપણે વેક્ટર આઈડેન્ટીટી ડેલ ક્રોસ ડેલ ક્રોસ A એ ડેલ ડેલ ડોટ A માઈનસ ડેલ સ્ક્વેર A નો ઉપયોગ કરીશું આ લાપલાસીયન છે આ ડાયવર્ઝનનો ક્રમ છે તેથી જો આપણે તેનો ઉપયોગ કરીએ તો આપણે આ બાજુ જે મળે છે તે હું લખીશ કે ડેલ ડેલ ડોટ A માઈનસ ડેલ સ્ક્વેર A આ જથ્થા જેટલો છે તેથી અહીં જો હું સરળ બનાવું છું એનો અર્થ એ કે આપણે બ્રેકેટ ખોલીએ છીએ મને ઓમેગા સ્ક્વેર મ્યુ એપ્સીલોન A માઇનસ j ઓમેગા મ્યુ એપ્સીલોન ડેલ V પ્લસ મ્યુ J મળે છે તેથી અહીં હવે હું આ મૂકી શકું છું કે જો હું માત્ર બાજુઓ બદલીશ તો હું તે લખી શકું છું તેથી તમે જુઓ છો કે આ ભાગ સ્વીકારે છે આ ભાગ મારે કંઈક કરવું પડશે નહીં તો મને એક પરિચિત મળ્યું છે અને આ હવે હેલ્મહોલ્ટ્ઝ પ્રમેય તરીકે ઓળખાતું એક પ્રમેય છે જે ત્યાં કોઈ વેક્ટર અથવા કોઈ પણ વેક્ટર ક્ષેત્રને દર્શાવે છે કે જો આપણે તેના ડાયવર્જન્સ અને કર્લનો ઉલ્લેખ કરીએ તો અનન્ય રીતે સ્પષ્ટ થાય છે ખરેખર તેથી જ મેક્સવેલના સમીકરણમાં E ક્ષેત્રનું ડાયવર્જન્સ અને E ક્ષેત્રનું કર્લ શામેલ છે ચુંબકીય ક્ષેત્રનું ડાયવર્જન્સ અને ચુંબકીય ક્ષેત્રના ચાર સમીકરણોનું કર્લ તે છે તેથી તે ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર સ્પષ્ટ થાય છે તેવી જ રીતે અહીં આપણે A વેક્ટર પોટેન્શિયલ માટે પહેલેથી જ મૂકી દીધું છે અમે તેના કર્લને નિર્ધારિત કર્યું છે પરંતુ અમે તેના ડાયવર્જન્સ ને નિર્ધારિત કર્યું નથી ત્યાં એવી કોઈ તક છે કે આપણે આ રીતે વિવિધતાને પસંદ કરવા માટે આ વિરૂપતા મૂકી શકીએ તેથી કે આ શબ્દ શૂન્ય બની જાય છે તેથી જ આપણે A નો ડાયવર્જન્સ એ માઈનસ j ઓમેગા મ્યુ એપ્સાયાલોન પસંદ કરી શકીએ જો આપણે કરીએ કે આ સ્થિતિને આ સ્થિતિને લોરેન્ટ્ઝ ગેજ સ્થિતિ કહેવામાં આવે છે તેથી લોરેન્ટ્ઝ ગેજ શરત આની સાથે જ આપણે આપણી પાસે લાવીએ છીએ તેથી આ સમીકરણ ઇલેક્ટ્રિક ક્ષેત્રના સમીકરણને સીધા હલ કરવાને બદલે સારી રીતે હલ કરવામાં આવ્યું હતું આપણે આ સમીકરણને હલ કરીશું અને આ સમીકરણમાં એક સુંદરતા છે જે તમે જુઓ છો કે વેક્ટરના લાપ્લેસિયન જે સ્કેલર છે તો એ ની દિશા શું છે A નું નિર્દેશન ફક્ત J ની દિશા છે તેથી જો કેટલાક માપનથી અથવા કોઈક રીતે જો આપણે શારીરિક સમજણથી જો શોધી શકીએ કે J ની દિશા શું છે તો અમે તરત જ શોધી શકીએ છીએ કે વેક્ટર પોટેન્શિયલ A પણ તે જ દિશા હશે જો આપણે વેક્ટર પોટેન્શિયલની મદદ ન લીધી હોય તો વહેલા કિસ્સામાં તે શક્ય નહોતું પછી જો તમે ઇલેક્ટ્રિક ક્ષેત્ર પર નજર નાખો તો અમે એમ કહી શકતા નથી કે J એ આ દિશામાં છે તેથી ઇલેક્ટ્રિક ક્ષેત્ર પણ આ દિશા છે હવે તે સુંદરતા છે તેથી જ અમને E અને H શોધવાની મુશ્કેલ સમસ્યા છે કે આપણે ઓછી મુશ્કેલ સમસ્યા છે કે J ને શોધીએ હવે તે કેવી રીતે સરળ છે કારણ કે અહીં કોઈ પણ સંજોગોમાં આપણે J શોધવા પડશે હવે J શોધવું તેનો અર્થ એ કે આ સ્ટ્રક્ચર માં કરંટ શું છે તે આપણે શોધવું પડશે હવે અમે શા માટે વિચારી રહ્યા છીએ કે આ સરળ છે કારણ કે જેમ મેં કહ્યું છે કે શારીરિક તર્ક વિતર્ક ક્યારેક મદદ કરે છે માપન બીજી વસ્તુમાં પણ મદદ કરે છે તે આ રચના છે માની લો કે મારી પાસે રેડિયેટર છે હવે આ રેડિયેટર માની લો કે આના પર વિદ્યુત કરંટ છે હવે અને ક્ષેત્રો બ્રહ્માંડમાં દરેક જગ્યાએ છે તેથી ક્ષેત્રો શોધવાને બદલે કોઈ સ્થાનિક વસ્તુ પર આ શોધવાનું વધુ સરળ છે કારણ કે આ કરંટ સ્થાનિક છે કારણ કે કરંટ આ વહન કરંટ જે ફક્ત આ બંધારણ પર હશે તે ખાલી જગ્યામાં રહેશે નહીં ખાલી જગ્યા કરંટ ને સમર્થન આપી શકતી નથી તેથી તે સ્થાનિક થયેલ હોવાથી તે માળખું સ્થાનિક છે જે આપણને ફેલાવી રહ્યું છે તેથી જ તે એક સરળ સમસ્યા હશે અને હકીકતમાં તે તારણ આપે છે કે આ એક સરળ સમસ્યા છે જેથી આપણે આ સમીકરણને હલ કરીશું એકવાર આપણે A ને જાણીએ પછી આપણે A ના વ્યાખ્યાયિત સમીકરણ પર જઈ શકીએ તે દ્વારા અમે ચુંબકીય ક્ષેત્ર શોધીશું અને તે ચુંબકીય ક્ષેત્રમાંથી અમે જાણીએ છીએ કે અમે મેક્સવેલના સમીકરણ પર મૂકીશું અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર શું છે તે શોધીશું તો આ અમારી યાત્રા હશે હવે તમે જાણો છો કે આ સમીકરણ એન્જિનિયરિંગની બધી શાખાઓમાં ઘણી વખત આવે છે આ તરંગનું સમીકરણ છે અને આપણે તેનું નામ જાણીએ છીએ આ નામ તે વ્યક્તિ છે જેણે હેલ્મહોલ્ટ્ઝ કર્યું હતું તેથી આ માત્ર એક હેલમોલ્ટ્ઝ સમીકરણ છે કૃપા કરીને યાદ રાખો કે આ એક અસામાન્ય હેલમોલ્ટ્ઝ સમીકરણ છે કારણ કે જમણી બાજુની બાજુ શૂન્ય નથી તે સ્રોત છે તેથી સ્રોત જથ્થો શોધવા પડશે અથવા અમારી પાસે આ માટેનો ચોક્કસ ઉપાય કરવો પડશે પરંતુ આની સામાન્ય અભિવ્યક્તિ આપણે જાણીએ છીએ અને હવે અમે તે લખીશું કે આ અસામાન્ય હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે તેથી આ એક પગલું છે જે અસામાન્ય હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે હવે તે દલીલ કરી શકાય છે કે અમારી પાસે ખરેખર હતી જો આપણે મેક્સવેલના સમીકરણ પર નજર નાખો તો તમે કહો છો મેક્સવેલના સમીકરણમાં ત્યાં બે સ્રોતની માત્રા છે એક આ J છે અને બીજો આ રહો છે તેથી અમે J શા માટે લીધો છે આપણે રહો પણ લઈ શક્યા હો હા તે સાચું છે કે આપણે રહો ને સ્ત્રોત તરીકે પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ અને તે આપણે જાણીએ છીએ કે આ મેક્સવેલનું ત્રીજું સમીકરણ અથવા ગૌસનો કાયદો છે અને અહીંથી હું ઝડપથી સ્કેલેર પોટેન્શિયલ વ્યાખ્યા લખી રહ્યો છું હું આને આ રીતે લખી શકું છું કૃપા કરીને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં યાદ રાખો આ ફક્ત માઈનસ ડેલ V છે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં તે આ વધુ સારી સંભાવના પણ અહીં ઉમેરવી જોઈએ કારણ કે જો તમને યાદ હોય તો તે અમારી વ્યાખ્યા હતી અને પછી આ બની જાય છે આ બધી તબક્કો જથ્થો છે ક્યારેક ઉતાવળમાં લોરેન્ટઝ ગેજની હાલત અહીં ડાઇવર્ઝન મૂકી રહ્યો છું અને તે દ્વારા તે ડેલ સ્ક્વેર V વત્તા k નોટ સ્કવેર V બને તેથી તમે હલ કરી શકો છો આ પણ એક સમીકરણ છે અને તેથી અહીંથી પણ તમે શોધી શકો છો પછી તમે દલીલ કરી શકો છો કે આ એક સરળ સમીકરણ છે કારણ કે આ એક V સ્કેલર જથ્થો છે તેથી હું તે શોધી શકું છું પરંતુ સમસ્યા રહો શોધવામાં છે અને યાદ રાખો કે રેડિયેશન માટે આપણને કરંટ ની જરૂર પડે છે તેથી ચાર્જ મેળવવો અથવા શારીરિક તર્ક દ્વારા ચાર્જ શોધવાનું એટલું સરળ નથી તુલનાત્મક રીતે કરંટ શોધવાનું ખૂબ સરળ છે આ બંને સમીકરણો સ્વતંત્ર નથી ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ સમાયેલું આ સમીકરણ A ડેલ સ્ક્વેર A પ્લસ k નોટ સ્ક્વેર A માઈનસ એ માઈનસ મ્યુ J છે અને આ બંને અસામાન્ય હેલ્મહોલ્ટ્ઝ સમીકરણના રૂપમાં તરંગ સમીકરણો છે પરંતુ તે સંબંધિત છે તે કોની સાથે સંબંધિત છે કારણ કે આપણે જાણીએ છીએ કે J અને રહો સમય બદલાતા ક્ષેત્રમાં તેઓ સાતત્ય સમીકરણ દ્વારા સંબંધિત છે જે ડેલ ડોટ J છે તે માઈનસ ડેલ ડેલ રહો ડેલ t જે j ઓમેગા રહો છે તેથી અહીં કંઇક નવું નથી પરંતુ રેડિયેટીંગ સ્ટ્રક્ચર માટે ચેરેક્ટર રહો કરતાં રહો શોધવું એટલું સરળ નથી કે રીતે ચેરેક્ટર j નું લક્ષણ દર્શાવવું સરળ છે તેથી જ આપણે તે કરીએ છીએ ઉપરાંત હું અહીં કહું છું કે ચુંબકીય વેક્ટર પોટેન્શિયલમાં અસ્થિર હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ જે ત્રણ સ્કેલર સમીકરણો સુધી ઉકળે છે તેથી આ ત્રણ સ્કેલેર સમીકરણો તેથી જો હું તે સમયે કોઈક રીતે સ્ટ્રક્ચરને તોડી શકું તો મને બતાવવામાં આવ્યું કે આ આપણો કરંટ J છે તેથી જો હું તેને રેક્ટેન્ગુલર કોઓર્ડિનેટ્સમાં J x J y J z કરી શકું તો આ સ્કેલેર સમીકરણો હલ કરવા પડશે તેથી કોઈ પણ સંજોગોમાં આપણે આનું નિરાકરણ લાવવું પડશે અને આ ઉકેલો આપણને એમાં આપશે કે એન્ટેના કેસ માટે E અને H કેવી રીતે શોધવી તે તે છે જે ખૂબ જ વૈચારિક કરંટ વિતરણ કરીને આગામીમાં લેવામાં આવશે